સેલ કલ્ચર ટેકનોલોજી ના વ્યાખ્યાનની શ્રેણીમાં ફરીથી આપનું સ્વાગત છે તો આજે આપણે બીજા સપ્તાહના ચોથા વ્યાખ્યાનમાં છીએ જો તમને છેલ્લું વ્યાખ્યાન યાદ હોય તો આપણે સેલ કલ્ચર સુવિધાની ડિઝાઈન અથવા લેઆઉટ વિશે ચર્ચા કરી હતી અથવા ચર્ચા કરવાનું શરૂ કર્યું હતું અને ત્યાં કેટલાક મુદ્દાઓ છે જેને તમારે ધ્યાનમાં રાખવા જોઈએ તો આજે આપણે શું કરીશું આપણે સૌ પ્રથમ ચાલો આપણે લેઆઉટ ને આપણી સામે પાછું મૂકીશું અને જે ઘટકોની જરૂર પડશે તેને ઉમેરવાનું ચાલુ રાખીશું તો આપણે સપ્તાહ 2 ના વ્યાખ્યાન 4 માં છીએ સેલ કલ્ચર સુવિધાની ડિઝાઈન અને લેઆઉટ માં અને છેલ્લા વર્ગમાં મેં તમને કહ્યું હતું કે ચાલો માની લઈએ કે તમે જાણો છો કે આ આપણું કાર્ય કરવાનું ક્ષેત્ર છે જે કંઈક આના જેવું જ છે ધારો કે આ પ્રવેશ છે પ્રવેશ બદલી શકે છે તે ખૂણામાં પણ હોઈ શકે છે અથવા તો તમે ખૂણામાં પ્રવેશ બનાવી શકો છો ઉદાહરણ તરીકે કહો કે તમારી પાસે આવો વિકલ્પ છે તમે તેને ખૂણામાં અથવા ક્યાંક બહારની તરફ અહી આ બાજુ પર આ બાજુમાં બનાવી શકો છો પછી તમારી પાસે તેના થોડા ફાયદાઓ છે પછી તમારી હવાનું વહેણ અથવા પ્રવાહ હવાનો પ્રવાહ એક બાજુ સમાવિષ્ટ રહેશે પરંતુ તેમ છતાં તે તમારી પસંદગીમાં નથી તમને એક ઓરડો મળશે અને તમારે ખરેખર સુવિધાને ઊભી કરવી પડશે અથવા થોડા ઓરડાઓ તે જે કંઈક પણ હોય તમે ખરેખર બાંધકામના ઓરડામાં કાલ્પનિક કામ કરતા નથી તો તમે જેની ચર્ચા કરી તે એ છે કે ક્યાં તો ચાલો આપણે રૂમના 4 ખૂણાને A B C D આપીએ અને આપણે ક્યાં તો આ ખૂણા વિશે ચર્ચા કરી છે જ્યાં તમારી પાસે આ ખૂણાઓ I1 અથવા I2 છે જ્યાં તમે કદાચ ઇન્ક્યુબેટર મૂકશો અને તમારી પાસે કંઈક આના જેવો કાઉન્ટર ની ઉપરનો ભાગ હશે આ રીતે તમારી પાસે આના જેવો કંઈક સપાટીનો પૂરતો વિસ્તાર હશે અને તેની બાજુમાં તમારે ગેસ નું સિલિન્ડર રાખવું પડશે તમારી પાસે ગેસ ના સિલિન્ડર માટેનું સ્થાન છે અને દેખીતી રીતે જો તમે ઇન્ક્યુબેટર ને આ રીતે રાખી રહ્યા છો તો મારી પાસે અહીંની જેમ કામ કરવાની પાટલી થોડી વધુ મળશે તો તેના આધારે દરવાજો કદાચ આ ઇન્ક્યુબેટર ની દિશામાં અથવા આ દિશામાં ખુલશે તેથી તમારે ખાતરી કરવી પડશે કે તમે આ બાજુના ટેબલ નો કેટલો વિસ્તાર બનાવશો અને જો તમે તે ભારતમાં કરી રહ્યા છો તો ખાતરી કરો કે આ કાઉન્ટર ની ઉપરના ભાગની ઉંચાઇ જેને તમે વિકસાવી રહ્યા છો તે તમારી આસપાસની સરેરાશ ભારતીય ઉંચાઇની સાથે મેળ ખાતી હોવી જોઈએ તમે જાણો છો કે તે લગભગ 80 સેન્ટિમીટર ની આસપાસ અથવા કંઈક મારો અર્થ એ છે કે તમારે તે ક્યાં કરવું છે તો તમે ફક્ત તેમાંથી જુઓ કારણ કે કેટલીકવાર આપણે તે વસ્તુઓને ખૂબ ઉંચી બનાવીએ છીએ અને તેની પાસે તેના પોતાના ઘણા પ્રશ્નો છે તો હવે મેં તમારી સાથે પહેલેથી જ ચર્ચા કરી છે જેમ કે આ ઇન્ક્યુબેટર માટેની જગ્યાઓ છે અને આપણે તેના વિશે ચર્ચા કરી હતી કે તે દરવાજાની બહાર અથવા અહીં ક્યાંક બહાર તમારી પાસે વધારાના સિલિન્ડર માટે જગ્યા હશે જેને બાંધેલા હોવા જોઈએ જે તમે જાણો છો અથવા યોગ્ય જગ્યાએ રાખવામાં આવ્યા છે તેથી તે નીચે પડતા નથી અને તમારી પાસે સિલિન્ડર અને સિલિન્ડર ને અંદર અને બહાર લઈ જવા માટે સિલિન્ડર ની ટ્રોલી હોવી જરૂરી છે અને આના જેવું કંઈક અનુસરવાનું પસંદ કરો જો તમે સિલિન્ડર ને લો છો તો તમારે સિલિન્ડર ને આ રીતે એક રસ્તાને અનુસરીને આમાં લઈ જવું પડશે તમારી પાસે જે છે તે સમગ્ર સપાટીના વિસ્તારને કે પ્રયોગશાળાની મધ્યમાં ગંદુ કરશો નહીં પછી મેં તમને કહ્યું હતું કે તમારી પાસે નાઈટ્રોજન ના ડીવર હશે આપણી પાસે નાઈટ્રોજન ના 2 ડીવર હોવા જોઈએ તમે જાણો છો કે તેમાંથી એક સેલ લાઈન નો સંગ્રહ કરવા માટે અને બીજુ પ્રવાહી નાઈટ્રોજન લાવવા માટે જરૂર પડશે કારણ કે તે દર વખતે આ પાયાની પિતૃ સામગ્રી સાથે લઈ શકતા નથી તેથી તમારી પાસે જગ્યા હોવી જરૂરી છે કારણ કે દરરોજ તમારે નાઈટ્રોજન ને ભરવો પડશે તેથી તમારે નાઈટ્રોજન નો સ્ટોરેજ ક્યાં રાખવો છે તે શોધવાનું છે પછીની મહત્વની બાબત એ છે કે તમારી પાસે સ્નાન કરવાના ફુવારાની સાથે સિંક પણ રાખવી પડશે આ એક જરૂરિયાત છે જે આપણે કરવાની છે તેથી તમે કદાચ ઇચ્છો છો કે તમારી પાસે અહીં ક્યાંક સિંક હોય તમે મુખ્ય ભાગમાં પ્રવેશ કરો તે પહેલાં તમે સિંક અને સ્નાન કરવાનો ફુવારો રાખવા માગો છો હવે અહીં પ્રવેશનો માર્ગ છે તેમાં તમારી પાસે દરવાજાની 2 જોડી હોઈ શકે છે અહીં એક અને અહીં એક દરવાજાની 2 જોડીનું કારણ હું તમને કેમ કહું છું કે આ દરવાજો એક છે અને આ દરવાજો બે છે તેથી તમે અહીં આવો છો અને જાઓ છો તમે કહો છો કે અહીં તમારે જૂતા રાખવાનો ઘોડો રાખવો પડશે જ્યાં તમારા પગરખાં રહેશે અને તમારે પ્રયોગશાળાનો કોટ અથવા પ્રયોગશાળાનું ગાઉન પહેરવું પડશે જેને પણ તમે અનુસરી રહ્યા છો તેથી તમારી પાસે હેન્ગર અને પ્રયોગશાળાનો કોટ અથવા પ્રયોગશાળાનું ગાઉન બધું હોવું જોઈએ પછી તમારી પાસે માસ્ક માટેની જગ્યા હોવી જોઈએ અને ખાસ કરીને તે લોકો માટે કે જેમના વાળ ખરતા હોય તેને લિંગને ધ્યાનમાં લીધા વગર ટોપી પહેરવી જોઈએ તેથી તેના બદલે માથાની ટોપી રાખો અને તમારા વાળ ખરતા હોય કે ન હોય તેને ધ્યાનમાં લીધા વિના માથાની ટોપી લગાવવી અને પછી અહીં મોજા અને બધું પહેરવું તે એક સારી પ્રેક્ટિસ છે અને તમારી પાસે અહી કચરાટોપલી હોવી જોઈએ કારણ કે મોટાભાગે તમારા મોજા અને આ બધી વસ્તુઓ આ બધી નિકાલજોગ સામગ્રી હશે તેથી તમારી પાસે એક કચરાટોપલી હોવી જોઈએ જેને આપણે દરરોજ સ્વચ્છ કરવી જોઈએ જ્યારે જો તમે અહીં પ્રવેશ કરો છો તો તમે એક પ્રકારનો પોશાક પહેર્યો છે અને તમે મુખ્ય દરવાજામાંથી પ્રવેશ કરી રહ્યા છો જેને તમે કંઈક વિન્ડ કર્ટેન કહો છો તેને રાખવાનું પસંદ કરશો જે વિન્ડ કર્ટેન હશે જેની તમને ખબર હશે કે તે ત્યાં આ રીતે ઊભી રેખાથી નીચે હલનચલન કરશે પ્રણાલીને દૂષિત કરવા માટે આમાંથી કોઈ બિનજરૂરી સામગ્રી પસાર ન થાય તેની ખાતરી કરવા માટે આ વિન્ડ કર્ટેન ખૂબ અસરકારક સાધન છે હવે કેટલાક લોકો તેઓ શું કરે છે તેઓ કંઈક ખૂબ જ રસપ્રદ કરે છે તમે જાણો છો કે તેઓ પ્રયોગશાળાને 2 ભાગોમાં વહેચે છે જેમ કે મુખ્ય ભાગ સાથે આ રીતે 2 સ્તર પર તેથી આ સ્તર છે ઉદાહરણ તરીકે કહો કે તમે તેને તમારી પાસે ઇચ્છતા હતા તેથી તેઓ અથવા તમે તેને કાચનું અથવા કંઈક બનાવી શકો છો અથવા તમે તમારા સ્ટોરેજ અથવા અન્ય હેતુ માટે આ દિવાલોનો ઉપયોગ કરી શકો છો અથવા તમે આ ટેબલ પર માઇક્રોસ્કોપ રાખી શકો છો ધારો કે તમે આખી સુવિધાને 2 ભાગોમાં વહેંચી રહ્યા છો ઉદાહરણ તરીકે કહો કે આ બહારનો કલ્ચર નો ઓરડો છે અને કહો કે આ અંદરનો કલ્ચર નો ઓરડો છે હું તમને કહીશ કે આપણા કલ્ચર ના ઓરડામાં આવા સીમાંકન શા માટે ખૂબ જરૂરી હોઈ શકે છે હવે ઉદાહરણ તરીકે જુઓ કે તેથી તમારી પાસે સિંક અને સ્નાન કરવાનો ફુવારો છે જેનો મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે તેથી ઉદાહરણ તરીકે કહો કે જેમ તમે આ દરવાજામાંથી પ્રવેશ કરી રહ્યા છો ત્યાં તમે બધા પોશાક પહેરી લો તેથી આ જગ્યામાં હું ડ્રેસિંગ નો વિસ્તાર બતાવી રહ્યો છું તમે બધા પોશાક પહેરો છો પછી આગળની વસ્તુ તમે પ્રયોગશાળાની અંદર દાખલ થાઓ તેથી અહીં મેં હમણાં જ એક નાની ભૂલ કરી છે તમારા પ્રવેશની સાથે મોજા પહેરશો નહીં કારણ કે સૌ પ્રથમ મોજાને પ્રયોગશાળાના કોટ માં રાખવામાં આવે છે તમે સિંક પર આવો અને તમારા હાથને ધુઓ છો અને તમારી પાસે અહીં ડિસઈન્ફેકટન્ટ માટે જગ્યા હોવી જોઈએ અને એકવાર તમે તેને પૂર્ણ કરી લો અને તમે તમારા હાથ સાફ કરો પછી તમે અહીં મોજા પહેરો તેથી તે અહીંથી મોજા લઈ જાય છે અને તે અહીં મોજા પહેરે છે હવે તમે તૈયાર છો શું તમે જાણો છો કે સુવિધામાં કેવી રીતે દાખલ થવું જોઈએ અને કૃપા કરીને વ્યક્તિગત સ્વચ્છતાની આંખથી ખાતરી કરો જેમ તમે જાણો છો કે આ એવી બાબત છે જેને તમારે ધાર્મિક રીતે અનુસરવી જોઈએ જો તમારી તબિયત સારી ન હોય જો તમને ખાંસી છે તો વધુ સારૂ છે કે અથવા તેના બદલે ખાસ સલાહ છે કે તમે સુવિધામાં પ્રવેશ ન કરો જો તમને ચેપ હોય તો તમે સુવિધામાં પ્રવેશ ન કરો કારણ કે તમે તમારા સાથીઓના કામને બગાડી શકો છો તે સિવાય વ્યક્તિગત સ્વચ્છતા ખૂબ મહત્વની છે ફક્ત ખાતરી કરો કે તમે જાણો છો કે તમે તમારા વિશે જરૂરી કાળજી લીધી છે કારણ કે આપણે મુખ્ય સ્ત્રોત છીએ અથવા પ્રણાલીમાં કામદારો કન્ટામીનેશન નો મુખ્ય સ્રોત છે તેથી આ તે છે જ્યાં તમે ડિસઈન્ફેકટ અને બધું જ કરો છો ઉદાહરણ તરીકે જુઓ કે તમારી પ્રયોગશાળામાં પ્રાથમિક કલ્ચર જરૂરી છે તેથી તમે પ્રાણીઓનું વિચ્છેદન ક્યાં કરશો દેખીતી રીતે પ્રાણીઓનું વિચ્છેદન કરવું એનો અર્થ એ છે કે તેમાં નોંધપાત્ર પ્રમાણમાં શસ્ત્રક્રિયા માટેનો એનેસ્થેસિયા શસ્ત્રક્રિયામાં સામેલ હશે તેથી આ સમયે તે કન્ટામીનેશન નો સ્ત્રોત હોઈ શકે છે અથવા ઘણી વખત તે કન્ટામીનેશન નો સ્ત્રોત બની શકે છે તેથી તે કરવા માટે તમે સુવિધાના એવી રીતે ભાગ કરવાનું પસંદ કરશો કે જેથી તમે તમારા કન્ટામીનેશન ની સમસ્યાને ઘટાડી શકો છો અથવા તમે તમારી સ્વચ્છતાને વધુ સારી રીતે જાળવી શકો છો તેથી ચાલો આપણે એક ઉદાહરણ લઈએ ઉદાહરણ તરીકે કહો કે તમારી પ્રયોગશાળા ટિશ્યુ મગજના ટિશ્યુ અથવા કાર્ડિયાક સ્નાયુ મેળવવા પર કામ કરે છે અથવા તમે જાણો છો કે હાડપિંજરના સ્નાયુ અથવા યકૃતના ટિશ્યુ અથવા નાના ઉંદર અથવા મોટા ઉંદર માંથી કેટલાક અન્ય ટિશ્યુ મેળવવા પર કામ કરે છે તેથી શ્રેષ્ઠ વિચાર એ છે કે ઉદાહરણ તરીકે કહો કે તેથી આ બધા નાના ઉંદર અને મોટા ઉંદર આ બધું અલગ અલગ પ્રકારનાં કિલો અને દરેક વસ્તુમાં આવે છે તેથી સૌ પ્રથમ તેઓ એનિમલ હાઉસ થી આવે છે તેથી તમારી પાસે એક નિયુક્ત એનિમલ હાઉસ હોવું જોઈએ અને તે છે એમ કહીને મને અહીં જણાવવા દો કે તમને કોઈપણ પ્રકારના પ્રાણીના અભ્યાસ માટે તમને એથીકલ ક્લીયરન્સ ની જરૂર છે તેથી એથીકલ ક્લીયરન્સ નો આવશ્યક અર્થ એ છે કે તમારી સંસ્થામાં એક સમિતિ હોવી જોઈએ જેમાં અનિવાર્યપણે એક પશુચિકિત્સક હોવો જોઈએ જે તમને કહેવા માટે પ્રમાણિત હોવો જોઈએ કે પ્રાણીની બલિ આપવાની નૈતિક પદ્ધતિ શું છે તેના મૂળભૂત નિયમો અને ધોરણો અને નિયમન શું છે અને જેના પર ચોક્કસ સરકારી મહાનુભાવો અથવા સરકારી વ્યક્તિઓ કે જેઓને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા અથવા તમારી સંસ્થા દ્વારા અથવા અન્ય તેના જેવા કોઈક દ્વારા નિમણૂક કરેલી હોવી જોઈએ તેથી ત્યાં પ્રાણીઓના નીતિશાસ્ત્ર વિશે સંપૂર્ણ શિષ્ટાચાર છે તેથી તે એથીકલ ક્લીયરન્સ ખૂબ જરૂરી છે તેથી ક્યાં ક્યારે અને ક્યાં તો દરેક સંસ્થામાં તમે એવી સમિતિ માટે જુઓ જે એથીકલ ક્લીયરન્સ ની કાળજી લે છે તો તમે તે બધી વસ્તુઓ કરી છે જે હું એક મિનિટ માટે માનું છું અને તમે તમારા પ્રાણીને તમારી સુવિધામાં લાવો છો તેથી ઉદાહરણ તરીકે તો દેખીતી રીતે હવે પ્રાણી બધા પ્રયોગશાળાનો કોટ અથવા તમે જે બધું સીધા લાવી રહ્યા છો તેમાંથી પસાર થશે નહીં તો આ ખુબજ જાણીતું વાક્ય છે તો તમે તે પ્રાણીને લાવો છો જેનું તમારે વિચ્છેદન કરવાનું છે તો આ હકીકતને જાણીને તમે નક્કી કર્યું છે કે પ્રયોગશાળાને 2 ભાગોમાં વહેંચવામાં આવશે તેથી તમારી પાસે શું હોઈ છે કે તમે અહીં અંદર દાખલ થાઓ છો અથવા બહાર જાઓ છો તો તમારી પાસે અહીં સંભવિતપણે બહાર જવાનો માર્ગ હોઈ શકે છે અથવા કદાચ આ ખૂણામાં તે એક સારો વિચાર હોઈ શકે છે હવે આ ખૂણામાં ક્યાંક જ્યાં હવે હું શેડિંગ કરી રહ્યો છું ત્યાં તમારી પાસે લેમિનાર ફ્લો હૂડ અથવા નાનું લેમિનાર ફ્લો હૂડ હોઈ શકે છે તો લેમિનાર ફ્લો હૂડ શું છે લેમિનાર ફ્લો હૂડ અનિવાર્યપણે લંબચોરસ અથવા ગોળાકાર માળખું છે જેમાંથી હવા આવે છે તો આના જેવું કંઈક છે તેનો અર્થ એ છે કે હું તેને દોરૂ છું અને તે વધુ અર્થપૂર્ણ બનશે તેથી ઉદાહરણ તરીકે કહો કે હું અહીં એક ખોખું દોરી રહ્યો છું તેને તેના પોતાના પરિમાણો છે જેને હું તેની સાથે મેળવી રહ્યો નથી અને ઘણી વખત તમે પણ તેથી આ ખોખું છે અને આ તે છે તેથી મોટાભાગે તેની બધી બાજુઓ તમે જાણો છો કે કાચ અથવા મોટે ભાગે કૃત્રિમ પ્લાસ્ટિક પારદર્શક પ્લાસ્ટિક વડે બંધ હોય છે તેથી ત્યાં 2 રીતો છે કે ક્યાં તો તમે તેની પાછળની બાજુએ વિસ્તરણ કરીને જોશો અથવા ક્યાં તો તે આડુ હોઈ શકે છે અથવા તે ઊભું હોઈ શકે છે તથા તેની ટોચ પર તમે એક બંધ માળખા જેવું જોશો તેથી તે જે રીતે કાર્ય કરે છે તે એ છે કે ત્યાં હવાનો પ્રવાહ છે જે આ રીતે નીચે આવે છે આ તે હવાના પ્રવાહનું બળ છે તેથી તે સુનિશ્ચિત કરે છે કે તમે જે કઈ પણ કરો છો તેનાથી તમે પ્રણાલીને દૂષિત કરી રહ્યા નથી અથવા હવાનો પ્રવાહ આ રીતે ક્યાં તો ક્રિસ ક્રોસ અથવા ઉપરથી નીચે તરફ વહે છે તેથી હવાનો પ્રવાહ આપમેળે બનાવવા માટે તમારી પાસે પંખાઓ હશે જે ક્યાં તો ઉપરથી ફરતા હોય છે અથવા બાજુમાંથી ફરતા હોય છે ત્યાં તેમાં તે કરવા માટે ઘણા મિશ્રણ ક્રમબદ્ધ મિશ્રણ હોય છે તેથી તમારી પાસે ઊભું લેમિનાર ફ્લો અથવા આડુ લેમિનાર ફ્લો હૂડ હોઈ શકે છે અને તમામ કાર્યરત પ્રવાહ હૂડ ત્યાં ઊભા અથવા આડા હોઈ શકે છે તો ઊભાવાળા ટોચ પર એક વધારાનું જોડાણ ધરાવે છે જયારે આડાવાળા બાજુ પર અથવા પાછળની બાજુએ મોટેભાગે પાછળની બાજુએ હોય છે તો હવે આ આડી વસ્તુ કંઈક આ રીતે કામ કરી રહી છે તેમાં આ રીતે પાછળથી હવા આવી રહી છે જે હું તમને આ રીતે બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું જ્યારે ઉપરથી તે આ રીતે આવી રહ્યું છે તેથી ઉદાહરણ તરીકે કહો કે આ મારી સામે એક હૂડ છે તેમાં ક્યાં તો હવા આ રીતે ઉપરથી બહાર આવી રહી હશે અથવા આ રીતે હવા બહાર આવે છે કે મારી સાથે ખૂબ જ અથડાશે તેથી તમે જે પણ કાર્ય કોઈપણ પ્રકારનું કરી રહ્યા છો તેમાં આ રીતે થશે અથવા તે કંઈપણ હશે તે તમે જાણો છો કે તેને બહાર કાઢશે અને તમે જાણો છો કે આ ઓરડાઓ તેમાં એવી રીતે દબાણ કરી રહ્યા છે કે તેમાંથી વસ્તુઓ બહાર કાઢવામાં આવશે આ લગભગ ઓરડાઓને સ્વચ્છ કરવા જેવું છે તેથી સમગ્ર ખ્યાલ ઓરડાઓને સ્વચ્છ કરવા જેવો છે તેથી જો તે ઊભું છે જ્યાં હવા ઉપરથી નીચે આવી રહી છે અને તેમાં સમસ્યા એ છે કે તે સહેજ ઊંચા છે અને તમારે ખાતરી કરવી પડશે કે આ ઊભા કોઈપણ અડચણ વગર સુવિધામાં અંદર પ્રવેશ કરે છે કારણ કે તે સમયે તે મારી સાથે બનેલું છે મેં વર્ષોના અનુભવ દ્વારા જોયું છે કે ઊભા લેમિનાર ફ્લો હૂડ દરવાજા પર અટવાઇ જાય છે અને પછી તેને અંદર લાવવા માટે તમારે તેમાંથી ચોક્કસ વસ્તુઓને અલગ કરવાની જરૂર પડી શકે છે તેથી કૃપા કરીને ખાતરી કરો કે તમને જે પણ કદનું લેમિનાર ફ્લો હૂડ મળી રહ્યું છે જ્યાં આ ઊભું અથવા આડુ હોય તે જગ્યામાં બંધબેસતું હોવું જોઈએ તેથી આ બધામાં સૌથી નાનું તમે તમારા સ્થાનિક ફેબ્રિકેટર દ્વારા પણ તેને બનાવી શકો છો જે મેં ઘણા પ્રસંગોમાં કર્યું છે તેથી તેઓ તમારી આસપાસ 2 ફીટ થી 2 ફીટ માં હશે તેથી આની જેમ 2 ફીટ તમારૂ પૃથક વ્યક્તિ માટેનું કાર્યક્ષેત્ર 2 થી 2 અને અડધા ફીટ નું હશે તેથી તે 2 થી 2 અને અડધા ફીટ નું ચોરસ હશે તે ચોરસ માળખું કંઈક આના જેવું હશે આ 2 થી 2 અને અડધા ફીટ ના ચોરસ જેવું હશે જે સૌથી નાનું છે જ્યાં એક પૃથક વ્યક્તિ કોઈને પણ ખલેલ પહોંચાડ્યા વિના કામ કરી શકે છે પરંતુ બીજા વ્યક્તિ માટે આમાં બેસવાનો કોઈ વિકલ્પ નથી જો તમે હોશિયાર હોવ તો તમે તેમાંથી 2 ને બાજુ બાજુમાં રાખી શકો આ રીતે 2 લોકો એકબીજાને ખલેલ પહોંચાડ્યા વિના સંપૂર્ણપણે વ્યક્તિગત રીતે કામ કરી શકે છે આ તે છે જેની હું ચર્ચા કરું છું જ્યારે તમે બહુવિધ વપરાશકર્તા હોવ અથવા કેટલાક લોકોએ આવું કર્યું હોય છે તો મેં આ પહેલા કર્યું છે હવે તમારી પાસે એક આડુ છે જે કંઈક આના જેવું છે જ્યાં 2 લોકો દ્વારા તે કિસ્સામાં 2 લોકો કાર્ય કરી શકે છે ઉદાહરણ તરીકે કહો કે આ p1 અને આ p2 લોકોની ગોઠવણી કરી શકાય છે તેમાં એક જ સમસ્યા છે કે ત્યાં આ 2 વચ્ચે કોઈ પડદો નથી જ્યાં તમે કામ કરી રહ્યા છો તે સહિયારૂ ટેબલ છે તેથી હું તેને તમારી પસંદગી પર છોડીશ કે તમે કેવી રીતે અને કયા પ્રકારનું લેમિનાર ફ્લો હૂડ ઈચ્છો છો પરંતુ ટૂંકમાં લેમિનાર ફ્લો હૂડ ને 2 વર્ગમાં વર્ગીકૃત કરી શકાય છે તો ઘરપર લઇ જવાનો સંદેશ એકદમ સ્પષ્ટ છે કે એક ઊભું છે જ્યાં હવા ઉપરથી નીચે તરફ જઈ રહી છે અને હવાનો પ્રવાહ તે એકદમ હવાના પડદાની જેમ છે તો હવા આની જેમ વહે છે અને આની જેમ બહાર આવે છે અને તમે બહારની તરફ બેઠા છો અથવા બીજી બાબત એ છે કે પાછળની બાજુથી આગળ તરફ હવા વહે છે જયારે તમે પાછળની બાજુથી આગળ તરફ જોઈ રહ્યા છો ત્યારે તમે જાણો છો કે આવી રીતે હવા તમારા તરફ આવી રહી છે તો ત્યાં આવા ફેરફારો છે ત્યાં અડધું હાઇબ્રીડ જેવું કંઈક અને તે તમામ પ્રકારની વસ્તુઓ છે પરંતુ તેની જટિલતામાં ન આવો ફક્ત ધ્યાન રાખો કે તમારી પાસે 2 પ્રકારના લેમિનાર ફ્લો હૂડ ઊભું લેમિનાર ફ્લો હૂડ અને આડુ લેમિનાર ફ્લો હૂડ છે અને કહો કે આ તમારી પાસે છે પછી તમને સમજાશે કે તમને આ લેમિનાર ફ્લો હૂડ ની જરૂર પડશે અને ફક્ત 2 અથવા 3 પરિમાણો વિશે સાવચેત રહો તમારે કેવડું કદ જોઈએ છે કદ અથવા તેનો વિસ્તાર તે એક નજીવી બાબત લાગે છે પરંતુ તે તમારા દરવાજાની ઉંચાઈ સાથે સીધો સંબંધ ધરાવે છે તે કેટલું હોઈ શકે છે તે ગમે તેટલી નજીવી બાબતો લાગે તમારે આ લેમિનાર ફ્લો ને રૂમની અંદર લાવવું પડશે તેથી તમારે સુનિશ્ચિત કરવું પડશે કે તેઓ તે કરી શકે છે માત્ર તેના પર આધાર રાખશો નહીં કે ઉત્પાદક તેની કાળજી લેશે અલબત્ત ઉત્પાદકો તેની સંભાળ રાખે છે પરંતુ તેઓ સમસ્યાનું સમાધાન કરે છે અને ત્યાં જે પણ કઈ હોય તેને દૂર કરવું પડી શકે છે તેથી તેના દ્વારા ઘણી સમસ્યાઓ આવી શકે છે ત્રીજી આવે છે તે છે વપરાશકર્તાઓની સંખ્યા ફરી ફરીથી ઉપયોગ અને લેમિનાર ફ્લો હૂડ પર કામના કેટલા કલાકો છે તેથી લેમિનાર ફ્લો હૂડ 2 કે 3 અથવા તેના જેવી વસ્તુઓથી સજ્જ હશે સામાન્ય રીતે તેને જે પ્રકારનો આગળનો ભાગ છે તે એક રીતે બારીઓની જેમ છે તમે જોયું છે કે તમે આ રીતે બારીને ઉંચી કરી શકો છો અથવા તમે બારીને આ રીતે ઉપાડી શકો છો તેમની પાસે આવા ઘણા વિકલ્પો છે તમે બારીને ઉપાડી શકો છો તે કાચની છે તેથી આમાં UV લગાડેલું હશે તેમાં ટ્યુબ લાઇટ હશે આ મુખ્ય રીતે લગાડેલું હોય છે અને તેમની પાસે બ્લોવર્સ અથવા પંખાઓ માટે ચાંપ હોય છે તેથી એવા મોડેલ ખરીદવાનો પ્રયાસ કરો જે ખૂબ જ સરળ હોય અને તે પ્રકારનાં હોય જેને તમે સ્થાનિક રીતે બનાવી શકો જો તમે તેને મેળવી શકો જે સ્થાનિક રીતે બનાવેલા હોય તો તમે ખૂબ નસીબદાર છો અને અંદરના ભાગમાં જો તમે આ ભાગને ખોલશો તો તમને ફિલ્ટર મેશ દેખાશે તમારી પાસે ફિલ્ટર મેશ હશે જેનું કામ પાતળી અશુદ્ધિઓ અથવા કન્ટામીનન્ટ અથવા ધૂળ અને જે કઈ પણ હોય તેને પકડી રાખવાનું છે તેથી સામાન્ય રીતે તમે લેમિનાર ફ્લો હૂડ પર કામ કરવાનું શરૂ કરો તેની પહેલાં સૌપ્રથમ UV ની ચાંપ ચાલુ કરવી અને તેને અડધો કલાક અથવા તેથી વધુ સમય માટે ચાલુ રાખવી તે ખુબ સારો વિચાર છે તેના કરતા ઘણું પહેલા સામાન્ય રીતે આપણે જે પ્રથમ પગલું કરીએ છીએ તે તમે કાર્ય કરતા પહેલા અને પછી આલ્કોહોલ થી સપાટીને સાફ કરો છો તેથી તેનો અર્થ એ છે કે તમે કામ શરૂ કરો તે પહેલાં તમે તેને આલ્કોહોલ થી 70 થી 100 આલ્કોહોલ થી સારી રીતે સાફ કરો તેના પછી હું જે રીતે ઉપયોગ કરું છું તે હું મારો પોતાનો અનુભવ તમને કહીશ પરંતુ હું તેને તમારા પર છોડી દઉં છું હું UV ની ચાંપ ચાલુ કરું છું અને તેને 10 થી 15 મિનિટ માટે છોડી દઉં છું તેના પછી હું પ્રથમ વસ્તુ કરું છું તમારે તેની ખાતરી કરવી જોઈએ કે જો તમે UV નો ઉપયોગ કરો છો તો ગોગલ્સ પહેરો અન્યથા તે તમારી આંખોને નુકસાન પહોંચાડે છે તેથી કૃપા કરીને તમારી આંખોને નુકસાન કરશો નહિ UV ને બંધ કરો પંખો અથવા બ્લોવર્સ ચાલુ કરો લાઇટ ચાલુ કરો અને સામાન્ય રીતે તમને અહીં ખુરશી અથવા બેસવાની વ્યવસ્થા આપવામાં આવે છે જ્યાં તમે બેસીને કામ કરી શકો છો હવે તમે જે કામ કરી રહ્યા છો તેના આધારે ત્યાં એવા લોકો છે જે લેમિનાર ફ્લો હૂડ ની અંદર વિવિધ પ્રકારની સામગ્રી રાખે છે તેથી તમારે નક્કી કરવું પડશે કે લેમિનાર ફ્લો હૂડ ની અંદર ન્યૂનતમ સામગ્રી મૂકવી સલાહભર્યું છે પરંતુ ફરીથી આ તમારી અને તમારી ટુકડીને નક્કી કરવાનું છે કે તમે કઈ વસ્તુઓ ત્યાં મૂકવા માગો છો પરંતુ ઉદાહરણ તરીકે કહો કે આ લેમિનાર ફ્લો હૂડ જેને આપણે શરૂ કર્યું હતું તેને વિચ્છેદન માટે રાખવું પડશે જો આ લેમિનાર ફ્લો હૂડ વિચ્છેદન માટે છે તો હવે સુવિધામાં પાછા આવીએ તો આપણે નક્કી કર્યું છે કે આપણે આ ખૂણામાં ક્યાંક વિચ્છેદન માટે લેમિનાર ફ્લો હૂડ મૂકવા માગીએ છીએ હવે જો તમે તેનો વિચ્છેદન માટે ઉપયોગ કરવા માંગતા હોવ તો ત્યાં કેટલીક પૂર્વશરત છે તમારે શું ધ્યાનમાં લેવું જોઈએ તો હું શું કરીશ હું આજનો વર્ગ અહીં બંધ કરીશ અને આગળનો વર્ગ આ ડિઝાઈન થી અહીં દુર સુધી આપણે પહોંચી ગયા છીએ તેને ફરી અહીંથી શરૂ કરીશું તે વિચ્છેદન વિચ્છેદન કરવાના લેમિનાર ફ્લો હૂડ અથવા જે લેમિનાર ફ્લો હૂડ જે વિચ્છેદન માટે વપરાય છે તેમાં તમને કેવી વ્યવસ્થાઓ જોઈએ છે તમારે જે બધી વ્યવસ્થાઓ જોઈએ છે તે આસપાસની સુવિધામાંથી પૂરી પાડવી જોઈએ આપ સૌનો આભાર અને આ વ્યાખ્યાનને ધ્યાનથી સાંભળવા બદલ આપ સૌનો આભાર